ઉષ્ણતામાન માપનના બીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે ઉત્પાદન પ્રક્રિયામાં ત્રણ પેરામીટર મહત્વના છે એક દબાણ બીજું ઉષ્ણતામાન અને સમય જો હું તેને મૉનિટર કરી શકુ તો આનો મતલબ હું એને માપી શકું અને સમજી શકું અને તે પદાર્થ કઈ પ્રક્રિયામાંથી બનેલો છે તે પણ જાણકારી મેળવી શકું તો આ ત્રણ પેરામીટર્સમાં તાપમાન એ પણ એક મહત્વનો પેરામીટર છે જો ઉષ્ણતામાનને કેવી રીતે માપવું અને કેવી રીતે નિયંત્રણ કરવું એ જાણકારી હોય તો આપણે આપેલ પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકીએ છીએ ચાલો એક સામાન્ય ઉદાહરણ આપું જ્યારે આપણને તાવ આવે છે ત્યારે આપણા શરીરનું તાપમાન વધી જાય છે તો આપણા શરીરનું તાપમાન માપતા અંદાજે તે કંઈક 98 ફેરનહીટ થી 108 ફેરનહીટ થઈ શકે છે ત્યાં એક બીજું નીચા તાપમાને પણ તાવ આવે છે તેને લોકભાષામાં ટાઢિયો તાવ કહેવાય છે તો અહીંયાં શરીરનું તાપમાન 90 ફેરનહીટથી નીચું હોય છે 98 થી 100 સુધીનું તાપમાન અને 8 માપન મહદ અંશે બધે પ્રાપ્ય છે અહીંયાં આપણી પાસે કોન્ટેક્ટ પ્રકારના અને નોન કોન્ટેક્ટ પ્રકારના ઉપલબ્ધ છે બરાબર જ્યારે તમે કોન્ટેક પ્રકારની વાત કરો તો ત્યારે થર્મલ પેઇન્ટ થર્મોમીટરની જરૂર છે કે જે આપણે 400 માપન ઉપર રાખીએ છીએ અને હવે હું તમને બીજા ઉદાહરણમાં મશીનીગ તરફ લઈ જઈશ મશીનમાં મોટેભાગે આપણે આ પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતા તાપમાનને માપવા માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ અહીંયાં એવું થાય છે કે જ્યારે આપણે કોઈ સપાટીનું તાપમાન માપીએ છીએ ત્યારે તે સપાટીની થર્મલ કન્ડક્ટીવીટી અસર કરે છે તો એક જગ્યાએ લીધેલ તાપમાન અને તેનાથી થોડા દૂર લીધેલ તાપમાનમાં આપણને ફેરફાર જોવા મળે છે બંને પ્રણાલીનો ઉપયોગ કર્યા પછી પણ કોન્ટેક્ટ પોઇન્ટ પર સાચી રીતે તાપમાન માપી શકાતું નથી તો હજુ સુધી તાપમાન માપન માટે ઘણું બધું રિસર્ચ કાર્ય થઈ રહ્યું છે અને નવી તકનીકો આજ તારીખ સુધી વિકસાવાઈ રહી છે અને આ મુદ્દો એક મોટો પડકાર છે તો આપણી હવે પછીની ચર્ચા તાપમાન માપન ઉપર થશે તો આજે આપણે પ્રસ્તાવના તાપમાન માપનની અલગ અલગ પદ્ધતિઓ થર્મોકપલ કે જે સામાન્યપણે ઉત્પાદન કરતાં યુનિટમાં વપરાય છે તેનો સમાવેશ કરીશું તો હવે પછી આપણે થોડું થર્મોકપલ વિશે જાણીએ અને પછી થર્મીસ્ટર અને અંતે પાયરોમીટરની જાણકારી મેળવીએ તો પ્રથમ વખત 17મી સદીમાં ગેલેલિયો દ્વારા થર્મોમીટર વિકસાવામાં આવ્યું હતું સન 1724માં ફેરનહીટ નામના એક જર્મન ભૌતિક વિજ્ઞાનીએ થર્મોમીટર માટે સારુ એવું યોગદાન આપેલું છે

એ જ કારણસર આપણે એમને ફેરનહીટ કહીએ છીએ એક સ્વીડનના વૈજ્ઞાનિક સેલ્સીયસ દ્વારા 1742માં વિકસાવવામાં આવેલ મરક્યુરી ઈન ગ્લાસ થર્મોમીટરના સિદ્ધાંત ને આજે પણ એક સાબિત થયેલી ટેકનોલોજી ઉપયોગમાં છે જુઓ ૧૭૪૨માં શરૂઆત થયેલ આ લિક્વિડ ઈન ગ્લાસ થર્મોમીટર આજ દિન સુધી પ્રચલિત છે પ્રથમ વિલિયમ થોમસ પછી એક બ્રિટિશ વૈજ્ઞાનિક બેરોન કેલ્વિન કે જે લોર્ડ કેલ્વિનના નામે ઓળખાય છે તેણે નવો વિચાર રજૂ કર્યો જે કેલ્વીન સ્કેલના નામથી ઓળખાય છે તો જ્યારે તાપમાન શૂન્યથી પણ નીચે જ હોય છે ત્યારે કેલ્વીન સ્કેલ કામ આવે છે આ તાપમાન માપન માટે અસામાન્ય યોગદાન બદલ ફેરનહીટ સેલ્સિયસ અને કેલ્વિન જેવા મહાનુભાવોને આજે પણ યાદ કરાય છે તાપમાન માપન માટેના સ્કેલ રીલેટીવ સ્કેલ એટલે કે ફેરનહીટ અને સેલ્સિયસ અને એબ્સોલ્યુટ સ્કેલ જે રાન્કાઇન અને કેલ્વિન છે તો તાપમાન માપન માટે તેઓના બે પ્રકાર ઉપલબ્ધ છે એક રીલેટીવ સ્કેલ અને એબ્સોલ્યુટ સ્કેલ ફેરનહીટ અને સેલ્સિયસ પછી રાન્કાઇન અને કેલ્વીન તાપમાન માપવા માટેના વિવિધ સ્કેલ નીચે મુજબ વિભાજિત કરી શકાય છે જેમકે રિલેટિવ સ્કેલફેરનહીટ અને સેલ્સિયસ અને એબ્સોલ્યુટ સ્કેલરેન્કાઇન અને કેલ્વીન વિવિધ પ્રકારના ટેમ્પરેચર સ્કેલને ઉપર મુજબ વર્ણવી શકાય છે તો તમે જોઇ શકો છો કે સંબંધ ખૂબ મહત્વનો છે જે સ્કેલને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં બદલવામાં મદદરૂપ છે તો તાપમાન માપન માટે વિવિધ પદ્ધતિઓમાં કોન્ટેક ટાઇપ સેન્સર્સ નીચે પ્રમાણે વર્ગીકૃત છે થર્મોકપલ્સ લિક્વિડ ઈન ગ્લાસ થર્મોમીટર રેસીસ્ટન્ટ ટેમ્પરેચર ડીટેક્ટર પ્રેસર થર્મોમીટર થર્મીસ્ટર્સ અને બાય મેટાલિક સ્ટ્રીપ થર્મોમીટર્સ કે જેમાં બંને જુદા પ્રકારના મટિરિયલની પટ્ટીનો ઉપયોગ માપન માટે થાય છે નોન કોન્ટેક પ્રકારમાં પદાર્થ ઉપર ઇન્ફ્રારેડ અથવા ઓપ્ટિકલ રિલે દ્વારા મળતા રેડિયેશન પાવરનું માપન કરવામાં આવે છે તો રેડિયેશન પયરોમીટર ઓપ્ટિકલ પાયરોમીટર અને ફાઇબર ઓપ્ટિક થર્મોમીટર આ બધા નોન કોન્ટેકટ પ્રકારના સેન્સર્સ છે આજે આપણે એરપોર્ટ જાવ છો અને ઇમિગ્રેશન ચેક કરવા જતા હોઈએ છીએ તો ઘણા ઇન્ફ્રારેડ કેમેરા લગાવેલા હોય છે જે નોન કોન્ટેક પ્રકારે તાપમાન સ્કેન કરે છે અને વ્યક્તિનુ તાપમાન માપે છે અને કાંઈ પણ ખામી દેખાય તો તે ચેતવણી આપે છે તો આ બધું રેડિયેશન માપન સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો પ્રથમ તાપમાન મપાય છે પછી તાપમાનનું વોલ્ટેજમાં રૂપાંતર થાય છે અને અંતે વોલ્ટેજના કેલિબ્રેશન દ્વારા આપણે તાપમાન જાણી શકીએ છીએ તો આ વાત થઈ જંકશન પૉઇન્ટ દ્વારા થર્મોકપલ વડે તાપમાન માપનની પદ્ધતિ થર્મોકપલ્સના સિદ્ધાંત થર્માકપલના બે નિયમ ઉપલબ્ધ છે એક છે લો ઓફ હોમોજીનીયસ સર્કિટ અને બીજો લો ઓફ ઇન્ટરમિડીયેટ મેટલ્સ થર્મોકપલનો સિદ્ધાંત શું છે થર્મોકપલ સરકીટનો સિદ્ધાંત સૂચવે છે કે કોઈપણ એક સમાન પદાર્થની સર્કિટમાં થર્મોઇલેક્ટ્રિક કરંટ રોકાઈ શકતો નથી સિવાય કે આડછેદમા બદલાવ અને એકલી ગરમીની પ્રક્રિયા તો હું આ નિયમને ફરિવાર બતાવું છું કે એક સમાન પદાર્થની સર્કિટમાં થર્મોઇલેક્ટ્રિક કરંટ રોકાઈ શકતો નથી સિવાય કે તેના આડછેદ માપમાં ફેરફાર કરવામાં આવે એટલે કે જાડુ પાતળુ અથવા આપવામાં આવતી ગરમીમા ફેરફાર કરવામાં આવે તો તમારી પાસે એક જગ્યાએ તાપમાન 1 હશે જ્યારે બીજી જગ્યાએ તાપમાન 2 હશે અને તમને ઇએમએફમળશે જે બીજા સોર્સ ૩ અને ૪ ઉત્પન્ન કરશે તો ઇન્ટરમિડીયેટ મેટલના નિયમ મુજબ થર્મોકપલ સરકીટમાં કોઈ જગ્યાએ બીજી મેટલ જોડવામાં આવે તો જ્યાં સુધી ત્રીજા જંક્શન ના કારણે બનેલા બંને જંક્શન સમાન તાપમાને હોય તો તે નેટ emf ને કોઈ જ અસર કરતું નથી તો ઉપર મુજબ કોઈ બે જંકશન વચ્ચે એક ત્રીજું મેટલ ઉમેરવામાં આવે કે જે એક સમાન તાપમાન જ હોય તો તે નેટ emf અચલ રાખશે તો તમારી પાસે કોઈ મેટલ A મેટલ Bમેટલ C છેકે ત્રીજી મેટલ વડે થતું જંક્શન સમાન તાપમાને જ રહેશે તો ઉપર મુજબના બે નિયમ જોયાં તો આ બે નિયમ કે જે મૂળભૂત નિયમ છે તેનો ઉપયોગ કરીને તમે થમોંકપલ વિકસાવવાનો પ્રયત્ન કરી શકો તો હાલમાં વિવિધ પ્રકારના કયા થર્મોકપલ પદાર્થો ઉપલબ્ધ છે બેઝ મેટલ પ્રકારમાં T કૉપર 40 T J E અને K જ્યારે આપણે કોઈપણ ઉત્પાદન પ્રક્રિયામાં તાપમાન માપશું તો હંમેશ માટે K પ્રકાર થર્મોકપલનો ઉપયોગ કરશું T ટાઇપ J ટાઇપ E ટાઇપ અને K ટાઇપ જુદા જુદા થર્મોકપલ પદાર્થની તાપમાન રેન્જ નીચે મુજબ છે પ્રકાર થરમોકપલ મટીરિયલ તાપમાન રેન્જ°C બેઝ મેટલ પ્રકાર T કોપર 40કોન્સટન્ટન 60 200 350 J આયર્ન કોન્સટન્ટન 150 750 E ક્રોમેલ કોન્સટન્ટન57cu 43ni 200 1000 K ક્રોમેલ 90 ni 10 cr અલ્યુમેલ 94 ni 02 Al 03 mn 01 si 200 1300 રેર મેટલ પ્રકાર S પ્લેટિનમ 90 રોડિયમ પ્લેટિનમ 10 0 1500 R પ્લેટિનમ રોડિયમ87 pt 13 rh પ્લેટિનમ 0 1500 હાલ તકનીક ખૂબ જ વિકસિત છે છતાં જ્યારે તમે ખૂબ ઊંચા કે ખૂબ નીચા તાપમાન માટે જાવ છો તો એક હજુ પણ મોટો પડકાર છે ભાગ્યે જ મળતી અર્થ મેટલ્સ જેમ કે S પ્રકાર R પ્રકાર તો પ્લૅટિનમ રોડિયમ કે જે S પ્રકારની છે તેમાં પ્લૅટિનમનું પ્રમાણ 0° થી 1500° સેસ્લિયસ સુધી છે અને પ્લૅટિનમ રોડિયમ તેની મિશ્ર ધાતુનો ઉપયોગ 1500° સેસ્લિયસની ઉપર થાય છે તો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ એ K ટાઈપ છે થર્મોપાઈલ્સ કે જે થર્મોકપલનું વિસ્તારીત સ્વરૂપ છે તે હાલ પ્રચલિત બન્યું છે થર્મોપાઇલ ઘણા બધા થર્મોકપલના જોડાણ વડે બનેલું હોય છે તેનું જોડાણ રૈખીક હોય છે અને હોટ જંકશન બાજુમાં સ્ટાર સ્વરૂપ માં હોય છે તો આ એક વિશિષ્ટ થર્મોપાઈલ છે જે MEMS સ્ટ્રક્ચરનું બનેલું છે તો આ થર્મોકપલ્સ છે તો આ થર્મોકપલમાં તમારી પાસે હોટ જંકશન છે તમારી પાસે કોલ્ડ જંકશન છે તો બંને એક જ જંકશન છે બરાબર અને પછી તેની ઉપરની બાજુએ ઇન્ફ્રારેડ અબ્સોર્બર આવરણ છે તેની ઉપર ફોટો સેન્સિટીવ સપાટી આવેલી છે જે ઇન્સુલટેડ કરેલી છે તો ઇન્સ્યુલેશનમાં આપણી પાસે હોટ જંકશન કોલ્ડ જંકશન થર્મોકપલ્સ અને એક બેઝીક સબસ્ટ્રેટ છે જે સિલિકોનનું બનેલ છે તો આ અને બીજા ઘણા બધા થર્મોકપલ તાપમાન માપવા માટે સિરીઝમાં જોડાયેલા હોય છે જેમાં હોટ જંકશન વારાફરતી ગોઠવવામાં આવે છે તો આપણે સિસ્ટમ મુજબ ગોઠવેલુ હોય તો આ તમારું હોટ જંકશન આ તમારુ કોલ્ડ જંકશનતમારી પાસે T1 એ હોટ જંકશન છે અને T2 એ તમારુ કોલ્ડ જંકશન થશે તો આ બધુ જોડાયેલું હશે અને મૂળભૂત રીતે તમે ઇએમએફ માપવાનો પ્રયત્ન કરી રહ્યાં છો અને તે વોલ્ટેજના રૂપમાં તમને પ્રદર્શિત કરશે આપણી પાસે રેઝિસ્ટન્ટ ટાઇપ ડીટેક્ટર છે જેને RTD કહીએ છીએ RTD એ તાપમાન માપક ડિવાઇસ છે જે રેઝિસ્ટન્ટ થર્મોમીટર એલિમેન્ટ આંતરિક રીતે જોડાયેલ વાયર એક સુરક્ષા કવચ કનેક્ટીંગ હેડને માઉન્ટ કરવા માટે અથવા કનેક્ટીંગ વાયર અથવા બીજા ફિટિંગ્સ વડે બંધાયેલું છે ઈલેક્ટ્રીક સુવાહક પદાર્થનો અવરોધ હંમેશા દર્શિત તાપમાનને સમપ્રમાણમાં ચલે છે તે જ સિદ્ધાંત ઉપર RTD ટેમ્પરેચર સેન્સર કાર્ય કરે છે તો અહીંયા તાપમાન એ અવરોધના સમપ્રમાણમાં છે ઈલેક્ટ્રીક સુવાહક પદાર્થનો અવરોધ હંમેશા દર્શિત તાપમાનને સમપ્રમાણમાં ચલે છે તો તમે અહીં એક રોડ મૂકો તો અહીંયા આપણી પાસે એક RTD રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડીટેક્ટર છે તો તાપમાન કે જે સ્ત્રોત છે તેને અહીયાં મૂકીએ છીએ તો તે ગરમ થશે અને તમને જે મળશે અને માપશો એ જ તાપમાન છે તો આ એક સામાન્ય અવરોધ આધારિત તાપમાન માપવા માટેનું સાધન છે રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડીટેક્ટર પ્લૅટિનમના પ્રચલિત થવાના કારણો નીચે મુજબ છે પ્લૅટિનમ રાસાયણિક રીતે સ્થિર છે તે સોના કરતાં પણ ઘણો કીમતી છે મહદ અંશે અવરોધ અને તાપમાનના રેખિક સમપ્રમાણતા ને લીધે એક સારા ઘટક તરીકે પ્લૅટિનમ ગણવામાં આવે છે ઉચ્ચ અવરોધના તાપમાન ગુણાંકના લીધે રેઝિસ્ટન્ટના માપનની વેલ્યુ ઝડપથી બદલાય છે કારણ તાપમાનના ફેરફારના કારણે રેઝિસ્ટન્ટ બદલાય છે લાંબા સમયગાળા ઉપર પણ અવરોધની સ્થિરતા સારી છે ઉચ્ત્તમ સ્થિરતા કેમિકલ એકરૂપતા ઊંચો થર્મલ ગુણાંક અવરોધ ની કિંમતમાં થતો ફેરફાર જાણી શકવાની સરળતા આવા ઉપર મુજબના પ્લૅટિનમ ના ગુણધર્મ ને લીધે જ એક સારા એવા RTD ઘટક તરીકે ઉપયોગી છે RTD શું છે RTD કંઈ નથી પણ રેઝિસ્ટન્ટ ટેમ્પરેચર ડિટેક્ટર છે બીજા પ્રકારના ટેમ્પરેચર સેન્સર્સની સાપેક્ષમાં RTDના નીચે પ્રમાણેના ફાયદા છે બીજા સેન્સર્સના કયા પ્રકારો જોયાં જેવાકે થર્મોકપલ પછી પાઇલ થર્મોપાઇલ બરાબર આ બધાની સાપેક્ષમાં કઈ રીતે RTD વધુ સારું છે અવરોધ સાથે તાપમાન બદલવાની લીનિઆરીટીનો ગુણધર્મ ઉચો છે જુઓ જ્યારે તમે કોઈ પણ સેન્સરની પસંદગી કરો છો ત્યારે એક વાત નિશ્ચિત કરો કે રીસપોન્સ લિનિયર રેન્જમાં આવે કારણ ગાણિતિક સૂત્ર ત્યારે જ બની શકશે જ્યારે સેન્સરનું વિચલન રેખીય ચલાયમાન થતું હોય અને રેખીય શ્રેણી માપી શકાતી હોય અવરોધ સાથે તાપમાન બદલવાની લીનિઆરીટીનો ગુણધર્મ RTDનો ખૂબ સારો છે બીજી બે તકનીક કરતાં પણ ઉચ્ચ કક્ષાની એક્યુરસી ધરાવે છે તેઓની ખૂબ જ સારી લાંબા સમયગાળા ઉપર પણ સ્થિરતા છે ટેમ્પરેચર સેન્સિટીવ રેઝિસ્ટન્ટ એલિમેન્ટ સરળતાથી બદલી શકાય છે જે બીજામાં થતુ નથી તેના માટે વાયરિંગ જોડાણ કરવા પડે છે તો બીજી તાપમાન માપન ડીવાઇસ કરતા RTDના ફાયદા છે તો RTD કેવું દેખાય છે તે જોઈ શકીએ છીએ એક પ્લૅટિનમ લીડ અહીંયાં છે તો જુઓ તે કેવી રીતે તાપમાન માપવાની જગ્યાના સંપર્કમાં આવે છે આને સુરક્ષા કવચની અંદર રખાય છે અને સુરક્ષા કવચની અંદર લીડ સીરામીક બોબીન આસપાસ વિટંળાય છે બરાબર તો તાપમાનનું માપન થાય છે તેને અંદરની બાજુ દબાવવામાં આવે છે અથવા અંદર સંપર્ક કરાવવામાં આવે છે અને જે સીરામીક બોબીન તે અવરોધક પદાર્થ છે જે મેળવવા પ્રયત્ન કરો છો આ સ્કીમેટીક ડાયાગ્રામ છે પણ વાસ્તવ માં આ સાધનને જોતા એક સ્ટેનલેસસ્ટીલ સીલ સીટ નજરે પડે છે કે જેને RTD બલ્બની ફરતે રાખેલી હોય છે પછી અહીંયાં બે લીડ છે જે અંદર જાય છે અને અહીંયાં એજસ્ટેબલ કમ્પરેસીગ ફીટીંગ કે જેની અંદર આ લીડ આવેલી છે જે જાય છે અને હવે આપણે તેને માપવાનો પ્રયત્ન કરીએ તો આ RTD કેવું દેખાય છે તે જોયું તમે તમારા થર્મોમીટરની જેમ ઉપયોગમાં લઇ શકો તમે તેને પેનની જેમ લઈ શકો છો તો તેને તમે દબાણ આપી અને તાપમાન માપવાનો પ્રયત્ન કરી શકો છો તો આ વાત થઈ RTD કેવી રીતે કાર્ય કરે છે અથવા કેવું દેખાય છે તો RTDનો રીસપોન્સ જો તાપમાનના સંદર્ભમાં RtRo નો ગ્રાફ દોરવામાં આવે તો તમે જોઇ શકો છો કે પ્લૅટિનમનું લિનિયર વલણ છે ત્યારે કોપરનો ગ્રાફ એક્સપોનેન્સીયલ છે અને નિકલ તેની લિનીઆરીટી બદલતું રહે છે તો પ્લેટિનમ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો હવે પછીનું પ્રકાર એ થર્મિસ્ટર છે અત્યાર સુધી આપણે થર્મોકપલ થર્મોપાઇલ્સ અને RTDનો અભ્યાસ કર્યો હવે પછી આપણે થર્મિસ્ટર ઉપર જઇશુ થર્મિસ્ટર એક પ્રકારનું અવરોધક છે કે જેનો અવરોધ પ્રમાણિત રેઝિસ્ટર કરતા તાપમાન ઉપર વધુ પડતો આધારિત છે તાપમાન અને રેઝિસ્ટરના પોર્ટમેંટોમાં શબ્દ એક સાથે ભળી જાય છે અને આપણને થર્મિસ્ટર મળે છે થર્મિસ્ટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ઇનરશ કરન્ટ લિમિટર ટેમ્પરેચર સેન્સર સેલ્ફ રીસેટીંગ ઓવર કરન્ટ પ્રોટેક્ટર્સ અને સેલ્ફ રેગ્યુલેટીંગ હીટીંગ એલિમેન્ટમાં થાય છે બરાબર થર્મિસ્ટર એવા પ્રકારનો અવરોધ છે કે જેનો અવરોધ પ્રમાણિત રેઝિસ્ટરના અવરોધ કરતા તાપમાન પર વધારે આધારિત છે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર દ્વારા દર્શાવ્યો છે અવરોધનો તાપમાન ગુણાંક નીચે મુજબ મેળવી શકાય પ્લેટિનમનો 25 ડિગ્રી સેલ્સિયસે તાપમાનનો ગુણાંક એ આટલો છે અને થર્મિસ્ટર માટે સામાન્ય રીતે આટલો હોય છે બરાબર તે ગણો ઓછો છે જે પ્લેટિનમ થર્મિસ્ટરની તુલનામાં સંવેદનશીલતા કરતા 10 ગણો વધારે છે સીરામીક અર્ધવાહક પદાર્થની વિવિધતા થર્મિસ્ટર માટે ઉપયોગી બને છે એમાંય જર્મેનિયમ કોટિંગ આર્સેનિક ગેલિયમ અને એન્ટીમની ખાસ ઉપયોગી છે તે 250° થી 650° સુધીનું તાપમાન માપી શકે છે તો આ થર્મિસ્ટર ટેમ્પરેચર અને અવરોધ વચ્ચેનો સંબંધ થયો લિક્વિડ ઈન ગ્લાસ થર્મોમીટર આપણો હવે પછીનો પ્રકાર છે જેને આપણે ટૂંકમાં LIG કહીએ છીએ LIG થર્મોમીટરમાં પ્રવાહી રૂપમાં થર્મલી સેન્સેટીવ એલિમેન્ટને માપાંકિત ગ્લાસના આવરણમાં રાખવામાં આવે છે અહીં લિક્વિડના તાપમાન વધવાના સાથે વિસ્તરણનો ગુણધર્મ અને એ જ સિદ્ધાંતનો તાપમાન માપવા માટે ઉપયોગ થાય છે તેમાં અંકિત કરેલ એક સ્કેલ છે અને લિક્વિડ છે જે સામાન્યપણે મર્ક્યુરી હોય છે અને એક આધાર રેખા છે અને બલ્બ છે તો અહીં પ્રેશર થર્મોમીટર પણ છે તો પ્રેસર થર્મોમીટર એ છે કે જેમાં લિક્વિડ હોય છે ત્યાં બલ્બ હોય છે ત્યાં કેપિલારી ટ્યુબ હોય છે તથા બોર્ડન ટ્યુબ કે જે લિંક સાથે જોડેલ હોય છે અને વળી પાછી આ લિંકને ગિયર જોડાણ સાથે જોડાય છે અને અંતે તેને પોઇન્ટર સાથે જોડી દેવાય છે જેથી કરીને જે વાંચન આવે તે બતાવવાનો પ્રયાસ કરી શકાય તો પ્રેસર થર્મોમીટરમાં સ્ટીલ બલ્બ ગરમ પદાર્થના સંસર્ગ માં રાખવામાં આવે છે ત્યારે તેની અંદરના મર્ક્યુરી ના કદમાં વધારો થાય છે અને તેથી બોર્ડન ટયૂબ ની અંદર પ્રેશરમાં વધારો થાય છે આના કારણે ટયૂબ નો ફ્રી છેડો બહારની તરફ વળે છે જેથી પોઇન્ટર તાપમાનના સ્કેલ પર ખસે છે અને રીડિંગ દર્શાવે છે હવે પછીનો પ્રકાર પાયરોમીટર છે પાયરોમીટર એ રિમોટ સેન્સિંગ અને નોન કોન્ટેક્ટ પ્રકારનું સાધન છે તે એક રિમોટ સેન્સિંગ થર્મોમીટર છે જેનો ઉપયોગ સપાટીના તાપમાન માપવા માટે થાય છે પાયરોમીટરના ઘણા બધા પ્રકારો ભૂતકાળમાં મળેલા છે આધુનિક વપરાશમાં તે એક એવું ઉપકરણ છે જે અંતરથી સપાટીના તાપમાનને તેમાંથી નીકળતા થર્મલ રેડિયેશનના સ્પેક્ટ્રમથી નિર્ધારિત કરે છે આ ઘટનાને પાયરોમીટર તરીકે જાણીતી છે કેટલીક વાર તેને રેડીયોમેટ્રી પણ કહે છે અને મોડર્ન પાયરોમીટર પણ કહે છે જે તાપમાન માપવા માટે વપરાય છે તો પહેલાના દિવસોમાં પાયરોમીટર દ્વારા તાપમાન મપાતુ હતુ તો પાયરોમીટર રિમોટ સેન્સિંગ થર્મોમીટર જ છે પાયરોમીટરમાં જો E એ સપાટી ઉપર આપાત થતું રેડિયેશન Wm² હોયΩ તે બોડી દ્વારા શોષણ થતો રેડિયેશન પાવરનો અમુક અંશ છે e એ કુલ એમિસિવિટી છે તો પછી E ઉપર દર્શાવ્યા મુજબ મળી શકે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એવું સૂચવે છે કે બ્લેક બોડી દ્વારા થતું ટોટલ રેડિયેશન એ અબ્સોલુટ તાપમાનના ચોથી ઘાતના સમપ્રમાણમાં ચાલે છે E એ પ્રતિ એકમ વિસ્તાર અને પ્રતિ એકમ સમય માં થતી રેડિયેશન એનર્જી હોય તો E ઉપર મુજબ મળી શકે અહીં £ સ્ટીફનનો અચલાંક છે જેની કિંમત 50×108 W K4M2 છે Ta એબ્સોલ્યુટ ટેમ્પરેચર છે જે કેલ્વિનમાં છે સ્ટીફન બોલ્ટ્ઝ મેનના નિયમ મુજબ જો બે આઇડલ રિએક્ટર લેવામાં આવે તો પાયરોમીટર ફક્ત વાતાવરણમાં જ ગરમી નથી મળતી પણ સોર્સ તરફ ગરમીનું રેડીએશન કરે છે તેથી તેમની વચ્ચેનો ઉર્જાના વિનિમયનો ચોખ્ખો દર આ રીતે આપી શકાય જ્યાં Tp અને Ts અનુક્રમે પાયરોમીટર અને રેડીએટીંગ સ્ત્રોતના તાપમાન છે Tp એ Ts કરતા સરખામણી નાનું છે અને આપને તેને રદ્દ કરી શકીએ છીએ જો e એ આપેલ તાપમાને પદાર્થ ની એમિસિવિટી હોય તો e ઉપર દર્શાવેલ સમીકરણ મુજબ મળી રહેશે જો સપાટીની ઈમિસિવિટી ની જાણ હોય તોજો તેમને ખુલ્લી રાખવામાં આવેલ હોય તો પદાર્થ નું તાપમાન જાણી શકાય છે જો Tt એ સાચું તાપમાન હોય અને T એ જ્યારે પદાર્થ ને પૂરા દેખાવ મા રખાયેલ હોય ત્યારનું રેડીએશન પાયરોમીટર દ્વારા લેવામાં આવેલું અપારંટ તાપમાન હોય તો પછી E σT⁴ પાયરોમીટર દ્વારા મેળવવામાં આવતી ઊર્જા એ સંપૂર્ણ બ્લેક બોડી દ્વારા T તાપમાન પર ઉત્સર્જિત થતી ઊર્જા જેટલી જ હોય છે આ તાપમાન અહીં ધ્યાને લેવામાં આવેલ પદાર્થ ના તાપમાન કરતા ઓછું હોય છે આપણે જાણીએ છીએ કે નોન બ્લેક બોડી દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા નીચેના સમીકરણ થી આપી શકાય E eσTa⁴ તેથી જ eTa⁴ T⁴ આ સમીકરણ ની મદદ વડે Ta ની કિંમત મેળવી શકાય તો ટોટલ રેડિયેશન પાયરોમીટરમાં ટોટલ રેડિયેશન પાયરોમીટરને મળતી બધી રેડિયેશન ઍનર્જી હોટબોડીમાંથી મળેલ હોય છે આ ટોટલ રેડિયેશનમાં દ્રશ્ય અને અદ્રશ્ય રેડિયેશન ઉર્જાનો સમાવેશ થાય છે તે રેડિયેશન રીસીવિંગ ઘટક અને માપન સાધનનું બનેલું હોય છે હવે પછી આપણે મિરર પ્રકારનું રેડિયેશન પાયરોમીટર જોઈશું અહીં આપેલ અરીસા સાથેનું ડાયાફાર્મ યુનિટ રેડિયેશન એનર્જીને કેન્દ્રિત કરવામાં ઉપયોગ થાય છે યોગ્ય ફોકસીંગ માટે અરીસા અને થર્મોકપલ વચ્ચેનું અંતર ફેરફાર કરી શકાય છે તો આ જોયું કે ટોટલ રેડિયેશન પાયરોમીટર કેવું દેખાય છે આ ડાયાફ્રામ છે એક વિન્ડો છે અને આ એક હાઉસીંગ છે અહીં એક સારી રીતે પોલીસ કરેલો અરીસો છે અહીં થર્મોકપલ છે અને કાણું છે જેના દ્વારા તમે જોઈ શકો છો અને પછી કેલીબ્રેટ કરી શકો છો તો તેના દ્વારા આપણે જોઇએ તો તેમાં વ્યાસમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ અને પછી તાપમાન શું છે તે માપવાનો પ્રયત્ન કરીશું તો મિરર પ્રકારનું રેડિયેશન પાયરોમીટર નીચેની આકૃતિમાં જોઈ શકાય છે અહીં અરીસાની સાથે ડાયાફાર્મ એકમનો ઉપયોગ અરીસા અને થર્મોકપલ વચ્ચેના અંતરમાં ફેરફાર કરીને તેના કિરણોત્સર્ગને કેન્દ્રિત કરવા માટે થાય છે અને તમે તેને મેળવો છો તો આનો ફાયદો એ છે કે તે સંપૂર્ણ પણે નોન કોન્ટેક પ્રકારનું માપન માટેનું સાધન છે તેને થર્મોકપલ ઉપર કેંદ્રિત કરીને તાપમાન મેળવી શકાય છે તે ઝડપી પરિણામ આપે છે તથા ઊંચા તાપમાન પણ માપી શકાય છે તો અંતે આ બંને પ્રકાર જોયા પછી ટોટલ રેડીયેશન પાયરોમીટરના પણ અમુક ગેરફાયદા છે જેમ કે વાતાવરણમાંથી રેડિયેશન થતી ઍનર્જીના લીધે રીડિંગ કરેલ તાપમાન ખામીભર્યુ મળી શકે છે ઉદાહરણ તરીકે એક ભઠ્ઠી છે કે ગરમ પદાર્થ છે તેમાં જોવામાં આવતું તાપમાન ઇન્ફ્રારેડ લેન્સમાં થઈને અરીસા તરફ જશે પછી તે થર્મોપાઈલ તરફ જશે ત્યાં અરીસા પર લેન્સ અને અંતે આઇપિસ તરફ જશે અને લોકેટીગ કરી શકાશે પદાર્થ પર લેન્સને કેન્દ્રિત કરીને આવતું રેડિયેશન કે જે આપણને આઇપીસ પર મળ્યું અને પછી તાપમાન વિચલન માપવાનો પ્રયત્ન કરીશું તો રેડિયેશનને પણ એક ચોક્કસ મર્યાદા છે જેમ કે તાપમાનમાં પણ વાતાવરણના કિરણોત્સર્ગના ઉત્સર્જનના લીધે ખોટુ રીડિંગ મળી શકે તો આ ખામીને લીધે તમને કદાચ ખોટું તાપમાન પણ મળી શકે તો ઓપ્ટિકલ પાયરોમીટર અદ્શ્ય ફિલામેન્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તાપમાન માપન માટે જે પદાર્થ નું તાપમાન માપવાનું છે તે અજાણ સ્રોત કે ગરમ પદાર્થ દ્વારા ઉત્પન્ન થતા તેજને બલ્બના તેજ સાથે સરખાવવામાં આવે છે તેથી તમે જે સંદર્ભ તેજ સાથે તપાસ કરો અને પછી તમે તે જોવાનો પ્રયાસ કરો કે કયા તાપમાનમાં ફિલામેન્ટ અદૃશ્ય થઈ જાય છે અને આ તે મુખ્ય સિદ્ધાંત છે જેનો આપણે ઓપ્ટિકલ પાઇરોમીટર માટે ઉપયોગ કર્યો છે તો ઓપ્ટિકલ પાયરોમીટરમાં એક ટેમ્પરેચર સ્રોત એક ઓબ્જેકટીવ લેન્સ એક સ્ક્રીન છે રેફરન્સ બલ્બ બરાબર અને પછી એક રેડ ફિલ્ટર કે જેના દ્વારા તમે જોઈ શકો છો તેથી હવે બલ્બ તાપમાન આપશે અને તમે શું કરો છો તમે અહીં ગરમીના સ્રોતને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરો છો અહીં લેન્સ અથવા અવરોધને ગોઠવો અને ખાતરી કરો કે પ્રકાશની તીવ્રતા અને જે સપાટી પર તાપમાન માપવાનો છે ત્યાં બનતું ચિત્ર અને તાપમાનની છબી અદૃશ્ય થઈ જાય છે અને તેના આધારે તમે આઉટપુટ વોલ્ટેજને માપવાનો પ્રયત્ન કરો છો અને પછી તમે તાપમાન માપવાનો પ્રયાસ કરો બરાબર અન્ય એક રેહોસ્ટેટ આપેલ હોય છે જેમાં તમે બેટરીની ગોઠવણ કરો પછી તે તેના માટે વપરાય છે તો તમે એવી રીતે કરો કે તીવ્રતા ગોઠવી શકાય તો સાદી રચના સાથે 5° સેલ્સીયસ સુધીની ચોક્કસતા આપે છે ત્યાં કોઈપણ જાતના પદાર્થ સાથેના સીધા સંપર્કની જરૂરી નથી તો આનો ઉપયોગ આપણે લિક્વિડ મેટલના તાપમાન માપવા માટે કરી શકીએ કે ઉદાહરણ તરીકે જ્યારે તમે ક્રુસીબલ તાપમાનને માપવા ઇચ્છો છો આપણને ક્રુસીબલ તાપમાન પોલાદ લોખંડ અથવા તાંબુ ઉત્પાદન કરતી ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી છે આપણે હંમેશા ભઠ્ઠીના તાપમાન માપવા માટે ઓપ્ટિકલ પાયરોમીટર નો જ ઉપયોગ કરીએ છીએ તો અહીંયા ઓપ્ટિકલ પાયરોમીટર છે તે ચળકતો છે અને તીવ્રતા અહીંયા છે અને આ ફિલામેન્ટ છે તેથી ફિલામેન્ટ ડાર્ક છે આ કુલર છે પછી તાપમાનનો સ્ત્રોત છે ફિલામેન્ટ ચળકતો હશે અને તે તાપમાન સ્રોત કરતા ગરમ હશે અને જ્યારે ફિલામેન્ટ દેખાતો બંધ થઈ જશે ત્યારે તેનો મતલબ તાપમાન સ્રોત અને ફિલામેન્ટની તીવ્રતા એક સમાન થઈ જશે તો આજ છે અદ્દશ્ય ફિલામેન્ટનો સિદ્ધાંત ફાઇબર ઓપ્ટિક પાયરોમીટર ફાઇબર ઓપ્ટિક પાયરોમીટરમા મુખ્યત્વે એક ફાઇબર ઓપ્ટિક કેબલ અને પ્રોબ સેન્સર રિસીવર ટર્મિનલ્સ લેન્સ તથા કપલર્સ અને કનેક્ટર ની શ્રેણી આવેલી હોય છે ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ બ્લેક બોક્સ કેવીટીમાંથી રેડિયેશનને સ્પેક્ટ્રોમેટ્રિક ડિવાઇસમાં વહન કરાવવા માટે થાય છે જે તાપમાનની ગણતરી કરે છે તો આ તકનીક દ્વારા જ ફાઇબર ઓપ્ટિક્સ પાયરોમીટર કાર્ય કરે છે તેથી તે બ્લેક બોક્સ કેવીટીમાંથી રેડિયેશનને સ્પેક્ટ્રોમેટ્રિક ડિવાઇસમાં વહન કરવાનો પ્રયાસ કરે છે જે તાપમાનની ગણતરી કરે છે અને તમને જણાવી શકે છે તાપમાન માપનની ચોકસાઈ મહત્વની હોય તથા તાપમાન સ્રોત માટેનો માર્ગ સીધો ના હોય ત્યારે આ પ્રકારનું માપન ઉપલબ્ધ બને છે અને આપણે ફાઇબર ઓપ્ટિક પાયરોમીટરનો ઉપયોગ કરીએ છીએ ટાર્ગેટ ભૌતિક રીતે કે કેમિકલ રીતે બદલતો હોય ત્યારે તેવી જગ્યાએ તાપમાન માપન માટે આનો ઉપયોગ થઈ શકે છે જ્યારે સોલિડમાંથી પ્રવાહી બને છે ત્યારે બધામાં આ ફાઇબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરી શકાય છે 100° સેલ્સિયસ સુધીના નીચા તાપમાન પણ માપી શકાય છે હવે ઇન્ફ્રારેડ પાયરોમીટર જોઈએ તો આ ઇન્ફ્રારેડ પાયરોમીટર છે કોઈપણ ગરમ પદાર્થ હોય ત્યારે ઇન્ફ્રારેડ પાયરોમીટર કિરણો ઉત્સર્જિત કરે છે આપણે અહી જોઈ શકીએ છીએ કે ઇન્ફ્રારેડ સંચારિત થાય છે પરાવર્તિત થાય છે એબઝોર્બ થાય છે બરાબર આ પણ એક નોન કોન્ટેક્ટ ટાઇપ પ્રકારનું પાયરોમીટર સેન્સર છે કે જે ગરમ પદાર્થ માંથી ઇન્ફ્રારેડ રેડિયેશન શોધે છે તે મૂળભૂત રીતે પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતું રેડિયેશન માપે છે ઇન્ફ્રારેડ પાયરોમીટર ઉચ્ચ તાપમાન માટે આદર્શ સાધન છે તો આની સાથે જ આપણે આ તાપમાન માપન ચેપ્ટર પૂર્ણ થાય છે આપણે તાપમાન માપન તાપમાનના માપનની વિવિધ પદ્ધતિઓ થર્મોકોપલ વિવિધ પ્રકારનાં થર્મોકપલ થર્મિસ્ટર પાયરોમીટર અને વિવિધ પ્રકારનાં પાયરોમીટરની રજૂઆત સાથે પ્રારંભ કર્યો ખુબ ખુબ આભાર